તેથી હવે આપણે બાઉંડ્રી શરતો તરફ આગળ વધીએ ફરીથી તમારા માંના મોટાભાગના લોકો માટે આ રિફ્રેશર હોવું જોઈએ તેથી આપણે તે સાથે શરૂ કરીશું જેને ટેન્જેન્શિયલ બાઉંડ્રી શરતો કહેવાય છે તેથી ટેન્જેન્શિયલ બાઉંડ્રીની સ્થિતિમાં હું ટેન્જેન્શિયલ ઇલેક્ટ્રિક ક્ષેત્રો અથવા ટેન્જેન્શિયલ ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો રીલેશન મેળવવા માંગુ છું કારણ કે કેસ યોગ્ય હોઈ શકે તેથી ચાલો આપણે અહીં એક માધ્યમ લઈએ તો ચાલો આપણે આ માધ્યમને ૧ અને માધ્યમ ૨ કહીએ અને જેમ હું કહું તે માધ્યમ ૧ અને માધ્યમ ૨ છે અહીં શું અલગ છે જે એક માધ્યમને બીજા માધ્યમથી અલગ પાડે છે વિદ્યાર્થી અને વિદ્યાર્થી એટલું જ આપણે કહી શકીએ અને અને તે જ રીતે માધ્યમ ૨ માટે અને તે એક સપાટી છે તેથી સપાટી અહીં કેટલાક નોર્મલ વેક્ટર દ્વારા દર્શાવવામાં આવશે તેથી ચાલો આપણે કહીએ કે આ અહીં કંટીન્યુ છે અને હું ટેંજેંશીયલ ફીલ્ડ વચ્ચે રીલેશન મેળવવા માંગુ છું તેથી આપણે બધાએ આ અંડરગ્રેજ્યુએટ કર્યું છે તમે શું કરો છો તમે એક નાની વાયરફ્રેમ લો છો જે બાઉંડ્રી ને ફેલાવે છે તેથી તે અડધી બાઉંડ્રીની ઉપર અને અડધી બાઉંડ્રીથી નીચે છેઓકે ચાલો આપણે આના જેવું કંઈક લઈએ આપણે આને બોલાવીએ અને આને બોલાવીએ તેથી જો હું કહેવા માંગુ છું કે ઉપર અને નીચે ઇલેક્ટ્રિક ક્ષેત્રો વચ્ચેનો સંબંધ મેળવો તો મારું ઉદ્દેશ બાઉન્ડ્રી છે તો તમે શું સૂચવો છો કે હું શું કરું તેથી હું આ કર્વ સાથે ઇલેક્ટ્રિક ફીલ્ડ ઇચ્છું છું અને હું જે કરવા જઈ રહ્યો છું તે હું ને 0 બનાવવા જઈ રહ્યો છું જે મને ફક્ત ઉપર અને નીચે રીલેશન આપશે તેથી હું બાઉંડ્રી ની સમાંતરે જવા માંગુ છું તો કયો થીયરમ વિદ્યાર્થી સ્ટોક્સ થીયરમ સ્ટોક્સ થીયરમ એ છે કે જે આપણને સાચી મદદ કરશે સ્ટોક્સના થીયરમને કર્લની જરૂર છે અને હું અહીં મેક્સવેલના સમીકરણો કર્લ ની સાથે રેડીમેઈડ જોઉ છુ આ સમીકરણને સ્ટોક્સના ફોર્મમાં લાવવા માટે મારે શું કરવાની જરૂર છે મારે ઈંટેગ્રેટ કરવાની જરૂર છેઓકે પરંતુ કેવા પ્રકારનું ઈંટેગ્રેશન વિદ્યાર્થી લાઈન ઈંટેગ્રલ લાઇન ઇન્ટિગ્રલ પણ મને લાઇન ઇન્ટિગ્રલ દેખાતી નથી જો મને લાઇન મળે તો લાઇન ઇન્ટિગ્રલ એ સ્ટોક્સ ઇક્વેશનની એક બાજુ છે બીજી બાજુ શું છે વિદ્યાર્થી સર્ફેસ સર્ફેસ ઈંટેગ્રલબરાબરને જો હું આ સપાટીને અહીં ઉપર લઈ જાઉં તો આ ઓપન સર્ફેસ આ બાઉંડ્રી થી બાઉંડેડ છે તેથી હું કહી શકું છું કે હું સપાટી પર ઈંટેગ્રેટ કરવા જઈ રહ્યો છું અને સપાટી નોર્મલ કઈ રીતે સપાટીને નોર્મલ દર્શાવે છે તે બોર્ડમાંથી બહાર આવી રહ્યું છે તેથી હું આ કરી શકું છું અને આ મારો સ્ટોક્સ થીયરમ આપણને મદદ કરે છે અને મને શુ મળશે ઓકે હવે જ્યારે હું જમણી બાજુ જોઉં છું ત્યારે મારે આ સમીકરણમાથી અહી ઉમેરવુ જોઈયે તેથી તે કરશે સરળ બનાવવાની કોઈ ખાસ રીત નથી તે છે તેવુ રહેશે તેથી આ તેથી આ થઈ જશે તેથી અત્યાર સુધી મેં ફક્ત એટલું જ કર્યું કે મેં મેક્સવેલનું સમીકરણ અહીં લીધું અને અહીં આ શેડેડ સપાટી પર ઈંટેગ્રેટ કર્યું જે બરાબર છે અને સ્ટોક્સ થીયરમ અહીં આને તરીકે સીમ્પ્લીફાય કરે છે આ કંટુર પર તેથી જ્યારે હું શરૂ કરું તો ચાલો કહીએ કે મને આ બિંદુથી અહીંથી શરૂ કરવા દો અને અને પછી અહી પાછા તેથીઅમે માની લઈશું કે આ અને કવોંટીટી અહી નાની છે કે આ એજીસ સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોનસટંટ છે તેથી મારી પાસે છે અહી છે અને આ બાજુ છે વિદ્યાર્થી એંડ કેપ આ સપાટી માટે માત્ર નોર્મલ વેક્ટર છે જે બાઉંડ્રીને વ્યાખ્યાયિત કરે છે ઠીક છે કારણ કે જ્યારે પણ હું ઇન્ટરફેસને વ્યાખ્યાયિત કરું છું ત્યારે હું ઇન્ટરફેસને કેવી રીતે વ્યાખ્યાયિત કરું હું સપાટીને નોર્મલ તે ઇન્ટરફેસ માટે બરાબરને તેથી જ્યારે હું આ બિંદુથી અહીંથી શરૂ કરું છું ત્યારે મને શું આપશે તેથી હું મેળવીશ પણ માત્ર જ નહી મને નો ટેંજેંશીયલ ભાગ મળશે તેથી ટેંજેંશીયલ અનેનો ગુણાકાર પછી હુ મે ભાગ સમાપ્ત કર્યો પછી હું બીજા સેગ્મેંટ પર જઈશ મને શું મળશે પ્લસ ટેંજેંશીયલ તેથી ચાલો આપણે આને કહેવાના બદલે ચાલો આપણે આને કહીયે xની દિશાને સમાંતરે અને એ y દિશાની સમાંતરે અને કેટલી લંબાઈ વિદ્યાર્થી તેવી જ રીતે જો હું વધુ આગળ વધું તો મને આગામી ટર્મ મળશે વિદ્યાર્થી વિદ્યાર્થી X ડેલ્ટા પછી બાદબાકી તો મેં શું કર્યું છે મેં લાઈન ઈંટેગ્રલ પીસ બાય પીસ થી ગણતરી કરી છે તેથી હું લીમીટ લેવા જઈ રહ્યો છું આ લીમીટ એ ૦ થાય છે તેથી જે બધા પદો અહીં છે તેઓ બનવા જઈ રહ્યા છે તેઓ 0 થવા જઈ રહ્યા છે બીજી ધારણા જે આપણે બનાવી રહ્યા છીએ તે એ છે કે આ ફીલ્ડ ભૌતિક કવોંટીટી છે જે અનંત થવાના નથી તેથી જ્યારે ફાઈનાઈટ ટર્મ ને ખુબ જ નાના ટર્મ થી ગુણાકાર કરવામા આવે ત્યારે હું તેમાંથી છૂટકારો મેળવી શકું છું તેથી જે બાકી રહીશ તે અને જમણી બાજુએ મેં હવે શું બાકી રાખ્યું છે તેથી હું કહી શકું છું કે આ ઉદાહરણ તરીકે હું તેને તે તરીકે લખી શકું તે સર્ફેસ છે અને અમે ધારી રહ્યા છીએ કે આપણે B અને M ના કોમ્પોનંટ વિશે વાત કરી રહ્યા છીએ જે ds વેક્ટર ની સમાંતરે છે બરાબર છે તેથી મને તે સ્પષ્ટ કરવા દો કારણ કે મારે આ વેક્ટર અને આ વેક્ટર વચ્ચે ડોટ પ્રોડક્ટ લેવાની છે તેથી આ પેજના પ્રોજેક્શનમાંથી બહાર આવી રહેલી આ સાથે જે કંઈ પણ ટકી રહ્યું છે તે આ પદમાં ટકી રહ્યું છે જે એકમાત્ર પદ છે જે જાળવી રાખવામાં આવે છે તેથી જો તમે ઇચ્છો તો તમે અહીં હેટ મૂકી શકો છો હું આ પદો વિશે શું કરી શકું અથવા હું આ પદો વિશે શું કહી શકું ક્યા પદો ટકી રહેશે અને કઈ પદો ટકી શકશે નહીં પ્રથમ ટર્મ વિશે શું ચુંબકીય ક્ષેત્ર મ્લટીપ્લાય બાય અથવા તે 0 અથવા બિન શૂન્ય હશે કારણ કે હું લિમીટને થાય એવી અપેક્ષા રાખતા નથી ત્યાં કોઈ નથી આમાં કંઇ ખાસ બનતું નથી તે ફક્ત બે ઇન્ટરફેસ વચ્ચેની બાઉંડ્રી છે તેથી હું શું વ્યાજબી ધારણા કરી શકું તે એ છે કે જેમ હું ને 0 પર લઈ જાઉ છું મારી પાસે ફાઈનાઈટ ક્વોંટીટી મ્લ્ટીપ્લાય બાય એકદમ રીતે નાની ક્વોંટીટી છે તેથી આ પદ ખરેખર 0 તરફ જશે અહીં આ કરંટ વિશે શું તે એક ચુંબકીય કરંટ છે એક ક્ષણ માટે ભૂલી જાઓ કે ભૌતિક નથી ભૌતિક તેની કેટલીક માત્રા અહીં છે શું તે મર્યાદિત હોઈ શકે છે અથવા તે મર્યાદિત હોઈ શકે છે તેથી જો તે મર્યાદિત હોય તેનો અર્થ એ છે કે આ યોગદાન આપણે 0 અધિકાર તરફ લઈશું તેથી તે એક કેસ સંભાળવામાં સરળ છે બીજો કેસ ધારી રહ્યો છે કે તે અનંત છે તે અનંત કેવી રીતે હોઈ શકે તેથી અનંત વાહક સામગ્રી અધિકાર તેથી જેમ કે અમે એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કંડક્ટર લઈએ છીએ અને તમને પૂછીએ કે કંડક્ટર પર કરંટ ક્યાં છે તે કેટલી જાડાઈમાં છે તમે શું કહેશો વિદ્યાર્થી તેથી ના તે એક સંપૂર્ણ વાહક છે અનંત છે તો પછી તમે શું કહેશો કે કેટલી થીકનેસ મા કરંટ વહી રહ્યો છે 0 લગભગ બરાબર તે શુદ્ધ સપાટી કરંટ છે તેથી જો તે શુદ્ધ સપાટી કરંટ હોય તો મતલબ કે ઇન્ટરફેસ પર તેનું મૂલ્ય ઈનફાઈનાઈટ છે પરંતુ આ M ગુણ્યા એ મર્યાદિત ક્વોંટીટી માં બ હશે તેથી તેને શુદ્ધ સપાટી કરંટ કહેવાય છે તેથી જો હું આને અહીં રાખું તો એકમાત્ર પદ કે જેની રહેવાની સંભાવના છે તે છે અને આ પદને હું કહીશ તેથી ફરીથી ગોઠવવા માટે ક જો તે શુદ્ધ સપાટીનો કરંટ છે તો તેની વેલ્યુ ખુબ જ વધારે હશે પરંતુ આ ખૂબ મોટી વેલ્યુને ખુબ જ નાની વેલ્યુની ગુણાકાર કરવાથી મને ફાઈનાઈટ સપાટીનો કરંટ મળશે અમે આવા થ્રેડબેર માધ્યમોમાં તેના વિશે વિચારવા માટે ટેવાયેલા નથી પરંતુ આ રીતે આપણે આ સમીકરણ પર પહોંચ્યા છીએ તેથી જ્યારે હું ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની તુલના કરું છું ત્યારે મને જે મળે છે તે છે તેથી આ અને આ હું તુલના કરવા જઈ રહ્યો છુંબરાબરને તેથી આ કંઈ નથી પરંતુ માધ્યમની ઉપર અથવા નીચે ઇલેક્ટ્રિક ક્ષેત્રનો ટેંજેંશીયલ ભાગ છે અને માધ્યમની ઉપરના ઇલેક્ટ્રિક ક્ષેત્રનો ટેંજેંશીયલ ભાગ છે અહીં છે અને અહીં છે આ રદ થશે તેથી જ્યારે હું આ બે સમીકરણોને જોડીશ ત્યારે મારે વેક્ટરને ધ્યાનમાં રાખીને તેમને જોડવા જોઈએ તેથી જ્યારે હું આ બે સમીકરણોને જોડીશ ત્યારે તમે જોશો કે આ સમીકરણ છે જે મને મળે છે તેથી તમે આ જુઓ છો તેથી જ મેં આ n ને અહીં વ્યાખ્યાયિત કર્યું છે તેથી ચાલો આપણે અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈએ ચાલો આપણે કહીએ જેમ કે આ રીતે પોઈંટીંગ કરે છે બરાબર ને તેથી જો એ પ્લેન ન મા છે તો પ્લેન મા ક્યા પોઇન્ટ કરે છે પ્લેનની બહાર શું તે બાઉંડ્રી માટે ટેંજેંશીયલ હશે n ક્રોસ કોઈપણ વેક્ટર n ને પર્પેંડીક્યુલર હશે અને n બાઉંડ્રીને પર્પેંડીક્યુલર છે તેથી હંમેશા બાઉંડ્રીની સાથે રહેશે તેથી વેક્ટરનો ઉપયોગ કરવાની આ એક ખૂબ જ હોંશિયાર રીત છે કે અમને તાત્કાલિક ટેન્જેન્શિયલ ફીલ્ડ આપો તેને લખવાની હાઇસ્કૂલની રીત આના જેવી છે અથવા ટેન્જેન્શિયલ આ રીતે તમે જોશો કે તમે જાણો છો પરંતુ અમે તેને વેક્ટર્સની ભાષાનો ઉપયોગ કરીને વધુ આધુનિક રીતે લખી શકીએ છીએ તેથી માત્ર સારાંશ આપવા માટે એ n પર્પેંડીક્યુલર બનશે અને n ને પર્પેંડીક્યુલર શું છે ઇન્ટરફેસ તેથી તે tan છે તેથી આ અહીં શું લખ્યું છે તે ટેન્જેન્શિયલ ફીલ્ડ છે અને જમણી બાજુ શું બાકી છે તે ફક્ત આ છે તેથી હું આને શુદ્ધ સર્ફેસ કરંટ કહીશ તેથી હું બીજા મેક્સવેલના સમીકરણ માટે એવુ જ પુનરાવર્તન કરી શકું છું ફરીથી મારી પાસે શું છે મારી પાસે સમાન હશે તેથી સાચું હું એક જ સાબિતી લાઇન બાય લાઈન કરી શકું છું જે એકમાત્ર રહેશે તેથી આ D ભૌતિક ક્વોંટીટી અથવા ડિસ્પ્લેસમેન્ટ ફિલ્ડ છે જ્યારે હું તેને સપાટીના ઈંટેગ્રલ ભાગમાં મુકીશ તો હું કહી શકું કે તેનુ ક્નટ્રીબ્યુશન નહીં રહે મારી પાસે માત્ર J જ રહેશે અને આ વખતે J મા પોઝીટીવ સાઈન છે આ સમીકરણમા માફ કરશો M નેગેટીવ સાઈન લઈ રહ્યું હતું તેથી તમે જોઈ શકો છો કે આ રીલેશન તે છે જે મને ટેંજેશીયલ H ફીલ્ડસ માટે મળશે તેથી આ ટેંજેંશીયલ E છે અને આ ટેંજેંશીયલ H ક્ષેત્રો છે તેથી અહીં ફરીથી શું છે આ શુદ્ધ સપાટી કરંટ છે શુદ્ધ સપાટી કરંટ તેનો અર્થ એ છે કે તે સપાટી ખુબ જ નાની જાડાઈમાં રહે છે તો જ તે કંટ્રીબ્યુશન આપી શકે છે તેથી જો હું નોન કંડક્ટીંગ માધ્યમ લઉં જ્યાં સુધી તમે કાચની દિવાલનો ફ્લોર જાણતા ન હોવ જે પણ તમે જાણો છો તેઓ સંપૂર્ણ વાહક નથી તેથી તે કિસ્સામાં તમે શું કરશો બાઉંડ્રીની સ્થિતિ વ્યક્ત કરવાની સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શરત 0 છે તેથી તમે મેળવો છો અને અમે વેક્ટર્સની ભાષામાં લખીએ છીએ કે તમે આ પહેલા જોયુ છે ખૂબ સરસ તેથી જ્યાં સુધી ટેંજેંશીયલ બાઉંડ્રીની શરતો બીજી તરફ જાય છે ત્યાં સુધી આ છે તેથી તમે નોંધ્યું છે કે અમે મેક્સવેલના પ્રથમ બે સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ તેથી તમે પૂછી શકો છો કે જ્યારે હું બાકીના 2 સમીકરણોનો યોગ્ય ઉપયોગ કરું ત્યારે શું થાય છે તેથી તે આપણને નોર્મલ બાઉંડ્રીની સ્થિતિમાં લઈ જાય છે અને હું તેનો ઉપયોગ કરીશ તેથી મને લાગે છે કે મેં અહીં ભૂલ કરી છે તે અહીં પ્લસ નોર્મલ બાઉંડ્રીની સ્થિતિ હોવી જોઈએ તેથી ફરીથી મારી પાસે અહીં એક ઇન્ટરફેસ છે આ માધ્યમ ૧ અને માધ્યમ ૨ છે અહીં કોઈને યાદ હોય તો બાઉંડ્રી કંડીશન શોધવાની રીત શું છે વિદ્યાર્થી સિલિન્ડર એક સિલિન્ડર જમણે લો તેથી હું આની જેમ સિલિન્ડર લઉં છું તો આ એક માધ્યમ ૧ અને ૨ છે સંકેત એ છે કે તમે ખુલ્લી સપાટી લો કે બંધ સપાટી લો તમને સંકેત કેવી રીતે મળશે તે સંકેત મેક્સવેલના સમીકરણોના ઈન્ટિગ્રલ સ્વરૂપને જોઈને આવે છે અહીં જ્યારે મેં આ સમીકરણ અહીં ઈંટેગ્રલ ફોર્મમાં કર્યું ત્યારે મને મળ્યું કે હું કર્લ લઈ રહ્યો વિદ્યાર્થી કર્લ કર્લ્સ હું સ્ટોક્સના થીયરમ દ્વારા જાણું છું તે એક લાઇન ઇન્ટિગ્રલમાં રૂપાંતરિત થવાનું છે તેથી મને એક ખુલ્લી સપાટીની જરૂર હતી જ્યારે હું આ સમીકરણ તરફ જોઉં છું ત્યારે મારી પાસે ડાઈવર્જંસ પદ છે અને હું જાણું છું કે જે થીયરમ ડાઈવર્જન્સને લાગુ પડે છે તેને વોલ્યુમ ઈટીગ્રલ છે હું અહીં વોલ્યુમ પીલ વિશે વિચારું છું તમે અગાઉના ઉદાહરણની જેમ વાયર ફ્રેમ પર આ થીયરમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકો છો તમે જોશો કે તમે ક્યાંય જતા નથી તેથી જો હું આને અહીં લઈ જાઉં તો તમે પહેલેથી જ થીયરમનો ઉલ્લેખ કર્યો છે જેનો આપણે ઉપયોગ કરીશું તે ડાયવર્જંસ છે તેથી જો હું બંને બાજુએ વોલ્યુમ ઇન્ટિગ્રલ લઈશ તેથી અને આ મને D નુ ફ્લ્ક્ષ આપસે બંધ સપાટી ઉપર નુ ફલ્ક્ષ બરાબરને તેથી મારી પાસે અહીં છે અને તે અહીંનો એરીયા છે તેથી અગાઉના ઉદાહરણમાં આપણે જે કર્યું તેના જેવું જ હું બંને રીતે આ ઈંટેગ્રલની ગણતરી કરીશ તેથી આ કિસ્સામાં કદાચ આપણે સમગ્ર ડેરીવેશનમાથી પસાર થવાની જરૂર નથી તેથી આપણે ફક્ત સાહજિક રીતે જોઈ શકીએ છીએ તેનું મૂલ્યાંકન કરવા માટે આપણે તેને કેટલી સપાટીઓ પર બ્રેક કરવી જોઈએ તેથી તે ઉદાહરણ તરીકે આ એક સપાટી છે ટોચની કેપ પછી નીચેની કેપ ૧ અને પછી કર્વડ સપાટીથી થોડુ કંટ્રીબ્યુશન હશે અને હું જાણું છું કે કર્વડ સપાટીથી તેનું કંટ્રીબ્યુશન શું થશે તે 0 પર જવાનું છે કારણ કે હું 0 સુધી જઈ રહેલી લીમીટ નક્કી કરવા જઈ રહ્યો છું હું આ ક્ષેત્રને શક્ય તેટલું સ્ક્વિઝ કરવા માંગુ છું તેથી મને અહીં ઉપર અને ફક્ત નીચે ના ફીલ્ડ વચ્ચેનો રીલેશન મળે છે હું અહીંના ફીલ્ડ અને અહીંના ફીલ્ડ વચ્ચેનો સંબંધ નથી ઈચ્છતો એટલું જ તમે જાણો છો કે તે કોઈ બાઉંડ્રીની ક્નડીશન નથી હું આને અને આને બાઉડ્રીની નજીક સુધી સંકોચવા માંગુ છું તેથી જે ટકી રહેશે તે અહીંથી જે આ કેપ્સમાંથી કંઈ ફાળો આપશે હવે અહીં કેપ માટે જે સપાટી નોર્મલ છે તે આના જેવી છેબરાબર ને જે સામગ્રી છે તે ક્યા કંટેંટ છે જે બાહ્ય ફલ્ક્ષમાં ફાળો આપશે સપાટી પર જે નોર્મલ છે તે ફલ્ક્ષ છે જેમ જેમ હું આ ડેલ્ટા y ને 0 તરફ સંકોચું છું તેમ આ કેપ્સને નોર્મલ કરવા માટે આ કેપ્સ નોર્મલ સપાટી સાથે જ ઇન્ટરફેસની સપાટી પર હશે આ કિસ્સામાં તે પ્લસ n હશે આ કિસ્સામાં તે માઇનસ n હેટ બરાબર હશે તેથી જ્યારે હું અહીં 3 વોલ્યુમ પર આ હિસાબ કરું છું ત્યારે મારી પાસે બાકી રહેશે ઉદાહરણ તરીકે હું તેને ફક્ત અહીં કોમ્પોનંટ નુ દ્વારા ગુણાકાર અને કોમ્પોનંટ નુ અને પ્લસ ૧ પદ લખું છું જે આપણે કહીએ કે તે કર્વડ સપાટી એરીયા છે અને આ ટર્મ 0 થશે પછી બાકીનો મુશ્કેલ ભાગ અહીં જમણી બાજુ જોવાનો છે તેથી જમણી બાજુ હશે તેથી આ dv પર ઈંટેગ્રેટેડ આ વોલ્યુમમાં કેટલો ચાર્જ ઈંક્લોઝ છે અને આ dv બનવા જઈ રહ્યો છે હું ફક્ત અને લખી શકું છું તે આ નળાકાર બોક્ષનુ વોલ્યુમ છે હવે તમે આના વિશે શું કહી શકો કે આ 0 હશે કે નહીં વિદ્યાર્થી ત્યાં કોઈ ઈંટેગ્રલ નથી ત્યાં કોઈ ઈંટેગ્રલ નથી અહીં આપણે તેનાથી છૂટકારો મેળવ્યો હા તો શું આ 0 અથવા નોન ઝેરો હશે અને તે કઈ કંડીશને 0 અથવા નોનઝેરો હશે બરાબર તેથી જેમ કરંટ્ની ચર્ચાના કિસ્સામાં જો મારી પાસે વોલ્યુમ ચાર્જ ડીસ્ટ્રીબ્યુશનનો હશે બીજી બાજુ જો મારી પાસે શુદ્ધ સર્ફેસનો ચાર્જ હોય તો તે ફરીથી પરફેક્ટ કંડક્ટરની જેમ થઈ શકે છે જે સંપૂર્ણ મેટાલિક કંડક્ટર લે છે તેના પર ચાર્જ મૂકે છે ચાર્જ ક્યાં રહે છે સંપૂર્ણપણે સપાટી પર રહે છે તેથી આ પદ ને ટકી રહેવાનો એકમાત્ર સંભવિત રસ્તો એ છે કે જો ચાર્જ શુદ્ધ સર્ફેસ ચાર્જ હોય તેથી આ શુદ્ધ સર્ફેસ ચાર્જ છે અને આ અને નોર્મલ કોમ્પોનંટને મેળવે છે અને તે એકમાત્ર ભાગ છે જે ટકી રહે છે એની અંદરનો ડોટ પ્રોડક્ટ અને હું બીજા ડાઈવર્જંસ ના રીલેશન સાથે સમાન લોજીકનુ પુનરાવર્તન કરી શકું છું અને મને મળશે તો આ શુદ્ધ ચુંબકીય ચાર્જ પણ છે તે બરાબર છે તેથી આ ટેકનિકો ધ્યાનમાં રાખો તમારે પાસે જે સમસ્યા હશે તેના આધારે તેને લાગુ કરવા પડશે અને આ તમે જોઈ શકો છો કે આપણે ફક્ત વેક્ટર કેલ્ક્યુલસના ટુલ્સનો ઉપયોગ કરીને એક સર્ફેસ ઈંટેગ્રલ ને લાઈન ઈંટેગ્રલમા અથવા વોલ્યુમ ઈંટેગ્રલ ને સર્ફેસ ઈંટેગ્રલમા સીમ્લિફાય કરવા ઉપયોગા કરી રહ્યા છીયે અહીં આ મૂળભૂત વિચાર છે બરાબરને તેથી ચાલો જોઈએ કે ફિલ્ડમાં પાવર શું છે તેથી ફરીથી આ તમારા બધા માટે પરિચિત હોવું જોઈએ જેને ઈન્સટંટેનીઅસ પોઇંટિંગ વેક્ટર કહેવામાં આવે છે ઈન્સટંટેનીઅસ પોઇંટિંગ વેક્ટરની વ્યાખ્યા સરળ છે જ્યારે હું રીયલ વેલ્યુડ ફીઝીકલ ક્વોંટીટીને જોઉં છું તેથી તે ટર્મમા તે ફક્ત છે તે તેના કરતા ગવે વધુ સરળ નથી આ એક્સપ્રેશન થોડી વધુ જટિલ બને છે જ્યારે હું મારા ફેઝર્સનો સાચો પરિચય આપું છું તેથી હું હવે શોધવા માંગુ છું હું આ પોઇન્ટીંગ વેક્ટરને ફેઝર નોટેશનમાં વ્યક્ત કરવા માંગુ છું કારણ કે હું મારી તમામ ગણતરીઓ ફેઝરમાં કરવા જઇ રહ્યો છું મારી પાસે ફેઝર્સના ટર્મમા પાવર માટે એક્સપ્રેશન હોવી જોઈએ તેથી અમે પહેલાથી જ આ કરી ચૂક્યા છીએ રીયલ વેલ્યુડ ક્વોંટીટી કે જે ફેસર ના રીયલ પાર્ટના ટર્મમા વ્યક્ત કરવામાં આવે છે તેથી જો મેં તમને ફક્ત આ જ પૂછ્યું કે તમે કોમ્પ્લેક્ષ સંખ્યાનો રીયલ પાર્ટ કેવી રીતે લખો છો વિદ્યાર્થી cos cos એ એક રસ્તો છે બીજી રીત છે કે હું તમને એક કોપ્લેક્ષ નંબર z આપું અને મેં તમને z નો રીયલ પાર્ટ આપવાનું કહ્યું બરાબર ને તેથી હું આને અડધા ભાગ તરીકે પણ લખી શકું છું તેથી બરાબરને જ્યાં સુધી ઇલેક્ટ્રિક ક્ષેત્ર જાય છે એ જ રીતે હું H માટે એક જ વસ્તુ કરી શકું છું હું તેને લખીશ તેથી હું આગળ શું કરીશ હું આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન લઈ જઈશ અને તેને પોઈંટીંગ વેકટર માટે આ એક્સપ્રેશનમા મૂકીશ અને આપણે જોશું કે આપણે શું મેળવીશું તેથી જ્યારે હું આ બે ક્વોંટીટી વચ્ચે ક્રોસ પ્રોડક્ટ લઈશ ત્યારે તમે કેટલી ટર્મ ઓબ્ઝર્વ કરશો તેથી ઉદાહરણ તરીકે જ્યારે આ પદ આ પદ સાથે જોડાય ત્યારે મને શું મળશે હું મેળવીશ જ્યારે આ પદ આ પદ સાથે જોડાય ત્યારે મને શું મળશે વિદ્યાર્થી માઇનસ હું આ જ રીતે મેળવીશ જ્યારે આ પદ આ પદ સાથે જોડાય તો મને શું મળશે વિદ્યાર્થી ના ડીસી અને તમને શું મળે છે 0 અને તે જ રીતે જ્યારે આ પદ આ પદ સાથે જોડાય છે ત્યારે મને શું મળે છે ફ્રીકવંસી ટર્મ ફેઝર ટર્મ 0 છે બરાબરને તેથી આ બધા એક્સપ્રેશનમા વિના પણ હું જાણું છું કે આ ફ્રીકવંસી ટર્મ છે જે મને મળશે હું 0 મેળવીશ મને મળશે મેળવવો મારા માટે શક્ય નથી તમે તેને સાહજિક રીતે તરત જ જોઈ શકો છો તેથી જ્યારે તમે આને વધુ સરળ બનાવો ત્યારે ચાલો લખીએ કે તમને કઈ એક્સપ્રેશન મળે છે તે પ્રથમ ટર્મ છે જે 0 પર છે અને બીજી ટર્મ જે તમને મળે છે તે છે તેથી બધી સીમાઓ કૌંસ છે આ પછી મને બરાબર મળે છે તેથી તમે જોશો કે શક્તિમાં 2 ઘટકો છે એક ડીસી પર છે અને એક અહીં છે તેથી જો હું ફેઝર્સની સરેરાશ લઈ લઉં જે બે વાર આવર્તનની આવર્તન હોય તો કેટલી સરેરાશ છે 0 બરાબર તમે 1 સમયગાળામાં સંકલિત કરો છો જે રીતે અમે 2 વધઘટમાંથી પસાર થઈ રહ્યા છીએ તે સરેરાશ 0 હશે તેથી તેથી જ સરેરાશ પાવર માત્ર ડીસી ટર્મ જ બચે છે તેથી હવે તમારી પાસે ખૂબ અને સામાન્ય રીતે અમને એવરેજ પાવરમાં રસ છે તેથી એવરેજ પાવર હવે ફેઝરના ટર્મમાં આપવામાં આવે છે બરાબરને તેથી આ છે અને તેનો અડધો ભાગ લો તેથી તમે જોઈ શકો છો કે આ E ક્રોસ H અહીં E ક્રોસ H સ્ટાર રીયલ હોઈ શકે છે ઈમેજનરી હોઈ શકે છે અને અમારી પાસે બંને પાર્ટ કોમ્પ્લેક્ષ નંબર હશે તેથી રીયલ ભાગ મને પાવર આપશે અને ઈમેજનરી ભાગ વિશે શું આપણે તેને શું કહીએ છીએ સર્કિટ બેકગ્રાઉન્ડના લોકો વિદ્યાર્થી રીએકટીવ રીએકટીવ પાવર તેથી જ્યારે આપણે એન્ટેનામાંથી કિરણોત્સર્ગ જોઈએ ત્યારે રીયલ પાવરનો આ ખ્યાલ ખૂબ જ રસપ્રદ રહેશે એન્ટેનાના નજીકના ફીલ્ડમાં મોટાભાગની એનર્જી રીએકટીવ હોય છે અને જયારે હું દૂરના ફીલ્ડમાં જાઉં ત્યારે તે વધુ ને વધુ રીયલ ઠીક થઈ જાય છે તેથી તે માત્ર સૈદ્ધાંતિક મનોરંજન માટે નથી તે વાસ્તવમાં પ્રકૃતિમાં આવુ થઈ રહ્યું છે